તેથી ઈજનેરી ગણિતશાસ્ત્ર I વિષયનાં વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે અને આ વ્યાખ્યાન નંબર 21 છે અને આજેઆપણે ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ વિશે અને ખાસ કરીને ઈમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ વિશે વાત કરીશું તેથીઆપણે પહેલા ઈમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ રજૂ કરીશું અને પછી આવા ઇન્ટિગ્રેલ્સ નું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે આજના વ્યાખ્યાનનો વિષય હશે તેથીઅહીં પ્રોપર ઇન્ટિગ્રેલ્સ છે જેનો આપણે સામાન્ય રીતે અભ્યાસ કરીએ છીએતેથી ઉદાહરણ તરીકે abfxdx તે પ્રોપર છે તે માટે જો અહિં ની રેન્જ a ¿ b આ ઇન્ટિગ્રલ ફાયનાઈટ છે અને ઇન્ટિગ્રેન્ડ પણ તેથી f એ અહીં ઇન્ટિગ્રેન્ડ છે અને તે આ x માટે રેન્જ a ¿ b ફાયનાઈટ છે અને a ∧ b બન્ને ફાયનાઈટ છે છે તેથી ઇન્ટિગ્રલ ની રેન્જ ફાયનાઈટ છે તે કિસ્સામાં આપણે કહી શકીયે કે આ ઇન્ટિગ્રલ ફાયનાઈટ છે પરંતુ હવે આપણે ઈમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ શું છે તેની ચર્ચા કરીશું તેથી ઈમપ્રોપર ઇન્ટિગ્રલ abfxdx એ ઈમપ્રોપર ઇન્ટિગ્રલ છે જો આ a ઉદાહરણ માટે છે −∞ અને અથવા b એ ∞ છે તેથી તેમનો એક સામાન્ય રીતે અસંખ્ય છે તે a−∞ અથવા b∞ અથવા બન્ને a−∞ અને b∞ અને આ f અહી ઈન્ટિગ્રેન્ડ અમુક પોઈન્ટ પાસે x ની રેન્જ a ¿ b અનબાઉન્ડ છે તે કિસ્સા મા આપણે આ ઈન્ટિગ્રલ ને પ્રથમ પ્રકાર નું ઈમપ્રોપર ઇન્ટિગ્રલ કહેવાય છે બીજું જો f એ a ¿ b આ રેન્જ મા એક અથવા વધારે પોઈન્ટ પર અનબાઉન્ડેડ છે પછી આપણે તેને બીજા પ્રકાર નું ઈમપ્રોપર ઇન્ટિગ્રલ કહીયે છીએ તેથી પ્રથમ પ્રકાર માટે લિમિટ a ∨ b એ ∞ અથવા બન્ને ∞ −∞ થી ∞ છે પરંતુ અહી f x એ બાઉન્ડેડ છે પ્રથમ પ્રકાર ના ઈન્ટિગ્રલ મા જ્યાં બીજા પ્રકાર ના ઈન્ટિગ્રલ માટે આપણે ધારીયે કે આ f એ a ∧ b વચ્ચે અનબાઉન્ડેડછે અને આ લિમિટ અહી ઈન્ટિગ્રલ ની રેન્જ a ¿ b ફાયનાઈટ છે બીજા પ્રકારનું અથવા ત્રીજા પ્રકારનું ઈમપ્રોપર ઇન્ટિગ્રલ તે છે જ્યારે આપણે આ બે પ્રકારનાં ઇન્ટિગ્રેલ્સ નું મિશ્રણ કરીએ છીએ તેથી આ રેન્જ એક રેન્જ a અથવા આ b જે ∞ છે અથવા બન્ને ∞ છે તેમજ f અહી ઈન્ટિગ્રેન્ડ તે પણ અનબાઉન્ડેડ છે અમુક પોઈન્ટ માટે આ x ની અમુક રેન્જ માટે પછી આપણે તેને ત્રીજા પ્રકારનું ઈમપ્રોપર ઇન્ટિગ્રલ કહેવાય છે તેથી પ્રોપર ઈન્ટિગ્રલ માટે નું ઉદાહરણ તેથી ઉદાહરણ માટે આપણી પાસે છે તેથી અહીં ઈન્ટિગ્રેન્ડ કે જે છે તે ફાયનાઈટ છે અથવા x ની 0 થી 2 ની રેન્જ થી બાઉન્ડેડ થયેલુ છે અને તે પણ 0 થી 2 ની રેન્જ તે પણ બાઉન્ડેડ છે તેથી આપણે ∞ ને અહી જોય શકતા નથી અને આ f ઈન્ટિગ્રેન્ડ પણ બાઉન્ડેડ છે તેથી આ પ્રકાર ના કિસ્સા માં આવા પ્રકાર ના ઇન્ટિગ્રેલ્સ ને પ્રોપર ઇન્ટિગ્રેલ્સ કહેવામા આવે છે અથવા ઉદાહરણ તરીકે આપણી પાસે છે તેથી કોઈ એક વિચારી શકે છે કે અહી x એ ભાજ્ય છે અને આ x ની રેન્જ 0 થી ∞ છે પછી ઈન્ટિગ્રેન્ડ એ અનબાઉન્ડેડ બની શકે છે પરંતુ આ કિસ્સો નથી કારણ કે જો આપણે ધ્યાન મા લઈએ અહી લિમિટ છે તેથી લિમિટ જેમ x જાય છે x જાય છે 0 ની નજીક અને આ sin x x છે તેથી આ લિમિટ ફાયનાઈટ છે લિમિટ 1 છે આપણે જાણીયે છીએ કે આ લિમિટ 1 છે તેથી અહી આ ઈન્ટિગ્રેન્ડ નું મર્યાદિત મુલ્ય જેમ x એ 0 ની નજીક આવે તેમ ∞ છે તે કિસ્સા માં આપણે પણ આ ઈન્ટિગ્રલ ને પ્રોપર ઈન્ટિગ્રલ કહી શકીયે છીએ કારણ કે તે અનબાઉન્ડેડ નથી આ 0 થી 1 ની રેન્જ મા આ પોઈન્ટ પાસેથી અને લિમિટ પણ ફાયનાઈટ છે રેન્જ ફાયનાઈટ છે તેથી આ ઈન્ટિગ્રલને પ્રોપર ઈન્ટિગ્રલ કહેવાય છે ઈમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ પર આવતા તેથી અહિં આપણી પાસે ઉદાહરણ છે આ 0cos x dx તેથી આ એક ઈમપ્રોપર પ્રકાર નું ઈન્ટિગ્રલ છે અથવા પ્રથમ પ્રકાર નું કારણ કે અહિં લિમિટ છે આપણે અનંત જોઈ શકાય છે પરંતુ કોઈ પણ પોઈન્ટ પાસે ઈન્ટિગ્રેન્ડ બાઉન્ડેડ હોઈ છે તેથી આ પ્રથમ પ્રકાર નું ઈન્ટિગ્રલછે બીજું આ 011x 1 dx તેથી આ કિસ્સા માં રેન્જ ફાયનાઈટ છે પરંતુ ઈન્ટિગ્રેન્ડઅહિં જેમ x એ 1 સુધી જાય છે આ અનબાઉન્ડેડ થાય છે તેથી આવા કિસ્સા માં ઈન્ટિગ્રેન્ડ અનબાઉન્ડેડ બને છે જેમ x એ ઉપર ની લિમિટ a સુધી જાય છે અને પછી આ ઈમપ્રોપર ઇન્ટિગ્રલ છે બીજા પ્રકાર નું આ અહિં ત્રીજા પ્રકારનું ઈન્ટિગ્રલ છે અથવા મીશ્ર પ્રકારનું કારણ કે લિમિટ પણ અનબાઉન્ડેડ છે તેથી અહિં આપણી પાસે ઉપર ની રેન્જ માટે ∞ છે અને પછી આ ઈન્ટિગ્રેન્ડ કે જે 1 2 તે ∞ થાશે જેમ x એ 1 ની નજીક આવે અને 1 એ ઈન્ટિગ્રલ ની રેન્જ માં છે તેથી આ કિસ્સા માં પણ ઈન્ટિગ્રેન્ડ એ ∞ બને છે અને રેન્જ પણ ફાયનાઈટ નહિં હોય તેથી આ ત્રીજા પ્રકાર ના ઈમપ્રોપર ઇન્ટિગ્રલ નું ઈન્ટિગ્રેન્ડ છે તેથી આવા ઈમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ નું મૂલ્યાંકન કેવી રીતે કરવું સૌ પ્રથમ આપણે પ્રથમ પ્રકાર માટે ચર્ચા કરીશું માટે ઉદાહરણ તરીકે આપણી પાસે આ 0fxdx છે અને ધારો કે આ b એ ∞ તરફ જઈ રહ્યો છે તેથી આ પ્રથમ પ્રકાર ના ઈન્ટિગ્રલ છે અને આપણે અહીં ધારીએ છીએ કે આ b એ ∞ ની નજીક છે તેથી આ કિસ્સામાં આપણે શું કરીશું ધ્યાનમાં લો આપણે a થી R માટે ઈન્ટિગ્રલ ને ધ્યાનમાં લઈશું તેથી આ b જે ∞ છે આપણે આને R થી બદલી લીધું છે અને પછી આપણે આ R ને ∞ પર લઈ રહ્યા છીએ તેથી આ કિસ્સામાં અહીં આપણને આ ઇન્ફિનીટી ગમે છે તેથી આ પ્રથમ પ્રકારનું ઈન્ટિગ્રલ છે અને આનું મૂલ્યાંકન કરવા માટે આપણે શું કરીશું આપણે ∞ ને આ સંખ્યા R દ્વારા બદલીશું અને પછી પછીથી આ ઈન્ટિગ્રલ નું મૂલ્યાંકન અહીં આ aRfxdx કરીશું અને પછી આપણે આ લિમિટ લઈશું અને જો આ લિમિટ અસ્તિત્વમાં છે આપણે કહીએ છીએ કે તે આ ઈન્ટિગ્રલ નું મુલ્ય છે અથવા ઈન્ટિગ્રલ કન્વર્જન્સ છે અને જો આ લિમિટ અસ્તિત્વમાં ન હોઈ તો પછી આપણે કહીયે છીએ કે તે લિમિટ જે ઈન્ટિગ્રલ માટે અસ્તિત્વમાં ન હોઈ અથવા ઈન્ટિગ્રલ વિચલન છે ઠીક છે તેથી હવે આ સ્થિતિમાં આપણી સ્થિતિ આવી શકે છે જે આ પહેલાં ઈન્ટિગ્રલ બતાવવાની જગ્યાએ અહીં આ b એ ∞ હતું અને હવે આપણે ધ્યાનમાં લીધું છે કે આ નીચલી રેન્જ છે −∞ તેથી ફરીથી આપણી પાસે પ્રથમ પ્રકારનું ઈમપ્રોપર ઈન્ટિગ્રલછે તેથી આ કિસ્સામાં આપણે સમાન વિચારનો ઉપયોગ કરીશું અહીં આપણે લિમિટ R થી ∞ લઈશું અને આ −∞ ને −R દ્વારા બદલવામાં આવશે તેથી હવે આપણે પ્રથમ આ ઈન્ટિગ્રલનું મૂલ્યાંકન કરીશું Rbf dx અને ત્યારબાદ આપણે લિમિટ R થી ∞ તરફ લઈશું આ ઈન્ટિગ્રલ ના મૂલ્યાંકન પછી તેથી જો આપણી પાસે આ ફરીથી પ્રથમ પ્રકારનું ઈન્ટિગ્રલ છે પરંતુ આપણી પાસે અહીં બંને લિમિટ છે - ∞ અને આ ∞ તેથી આ કિસ્સામાં આપણે શું કરીશું તે આ ઈન્ટિગ્રલ ને બે ભાગમાં વહેંચીશું તેથી એક આપણે આ લઈશું તેથી અહીં આપણે આ -R1 લીધું છે આ ∞ માટે આપણે R1 દ્વારા બદલ્યું છે અને આ R2 માટે આપણે આ બદલી લીધું છે ત્યાં આ ∞ દ્વારા બદલાઈ ગયું છે અને આપણે આ R1 →∞ અને R2 →∞ લઈ લીધું છે તેથી આપણી પાસે આ ઈન્ટિગ્રલ અહીં ∞ છે અને જો આ લિમિટ અહીં જમણી બાજુ પર અસ્તિત્વમાં છે પછી આપણે કહીશું કે આ લિમિટ કન્વર્જન્સ છે અથવા આ ઈન્ટિગ્રલ કન્વર્જન્સ છે નહીં તો આ વિચલિત ઈન્ટિગ્રલ છે અથવા ઈન્ટિગ્રલઅસ્તિત્વમાં નથી અથવા આપણે આ બંનેને ભેગા કરી શકીએ છીએ જેમ કે અને આપણે માંથી લઈશું આ સમાન છે તેથી હવે આપણે કહીશું કે પ્રથમ પ્રકારનાં ઈમપ્રોપર ઈન્ટિગ્રલ નું મૂલ્યાંકન કેવી રીતે કરવું તેથી આ છે ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે છે તેથી આ કિસ્સામાં ત્રણ કિસ્સા કે જે આપણે આ કરીશું આપણે આ ∞ ને દૂર કરીશું અને આપણે તેને R સાથે બદલીશું તેથી આપણી પાસે આ ઈન્ટિગ્રલ લિમિટ R થી ∞ છે અને 2 થી R અને આ લિમિટ R થી ∞ આ આપણે પારશીયલ ફ્રેક્શન કરીશુ તેથી આ x2 1 હશે અને x2 1 તેથી તેથી આ એક્દમ ની સમાન છે અને પછી ફરિથી આપણે આ પારશીયલ ફ્રેક્શન કરીશું તેથી આપણી પાસે તેથી આ નું ફ્રેક્શન છે અને આ બધુ જ dx પદ સાથે તેથી અહી આપણી પાસે તેથી આ ઈન્ટિગ્રલ અસ્તિત્વ ધરાવે છે અને આ આ ઈન્ટિગ્રલનું મુલ્ય છે બીજું ઉદાહરણ આપણી પાસે છે તેથી આ કિસ્સા માં પણ સમાન પધ્ધતી નો ઉપયોગ કરી તેથી આપણી પાસે હશે sin x એ −cos x બનશે અને પછી આપણી પાસે લિમિટ 0 થી R હશે તેથી આ હશે અને આપણે જ્યારે લઈએ આ cos R માટે છે આ લિમિટ અસ્તિત્વ ધરાવતી નથી તેથી તેથી આ કિસ્સામાં બીજા કિસ્સામાં લિમિટ અસ્તિત્વમાં નથી અને આપણી પાસે ચોક્કસપણે આ છે અને લિમિટ અસ્તિત્વમાં નથી અથવા આ કિસ્સામાં ઈન્ટિગ્રલ નું કન્વર્જન્સ થતુ નથી તેથી લિમિટ અસ્તિત્વ ધરાવતી નથી તેથી પ્રથમ કિસ્સામાં આ ઈમપ્રોપર ઈન્ટિગ્રલ છે આપણે તેને કન્વર્જન્સ કહી શકીયે છીએ અને આ અભિવ્યક્તિ દ્વારા આપેલ મૂલ્યો અહીં આપ્યા છે બીજા કિસ્સામાં આ ઈન્ટિગ્રલઈમપ્રોપર ઈન્ટિગ્રલ કન્વર્જન્સ થતું નથી કારણ કે આપણે આ ઈન્ટિગ્રલ નું મૂલ્યાંકન કરી શકતા નથી બરાબર તેથી ઈમપ્રોપર ઈન્ટિગ્રલના બીજા પ્રકાર માટે નું મૂલ્યાંકન આપણે શીખીશું abfxdx ઈન્ટિગ્રલ પ્રકાર નું જ્યાં f એ અમુક પોઈન્ટ પર a ¿ b રેન્જ માં અનબાઉન્ડેડ છે તો અહીં આ ધારો કે આ f એ ∞ છે જેમ x એ b જેટલું થાય તેમ તેથી જ્યારે x ઉપરની લિમિટ જ્યારે x એ ઉપર ની લિમિટ પર જાય આ f એ કન્વર્જન્સ રહ્યું છે 0 પર જાય ને અનબાઉન્ડેડ બની રહ્યું છે અને આવા પ્રકાર ના ઈન્ટિગ્રેલ્સ જ્યા f એ અનંત સુધી જાય છે જેમ b વધે તેમ તેમ આપણે આ એપ્સીલોન ને અહીં અને તેથી આગળ રજૂ કરીને મૂલ્યાંકન કરીશું અહીં આપણે આ એપ્સીલોન ને રજૂ કર્યું છે અને b માંથી બાદબાકી કરી છે તેથી સમસ્યા b પર હતી તેથી આપણે હવે b − ε દ્વારા રદ કર્યો છે કારણ કે f અનંત તરફ વલણ ધરાવતો હતો જ્યારે x એ b ની તરફ વલણ ધરાવતો હતો તેથી આપણે રદ કર્યુ છે હવે આ b એ b − ε ને બનાવે છે અને હવે આ સરસ ઈન્ટિગ્રલછે યોગ્ય ઈન્ટિગ્રલ જેનું આપણે મૂલ્યાંકન કરીશું ઈન્ટિગ્રલ નું મૂલ્યાંકન માટે વિકસિત તકનીકોનો ઉપયોગ કરીને અને પછીથી આપણે કરીશું લિમિટ એપ્સીલોન 0 તરફ વલણ ધરાવે છે જમણી બાજુથી તેથી અહીં આપણી પાસે આ ઈન્ટિગ્રલ છે અને બીજા કિસ્સામાં જ્યારે f અનંત પર જાય છે જેમ કે x એ a તરફ જાય તેમ તમે તે જ વિચારનો ઉપયોગ કરશો કે હવે આપણે અહીં aϵ તેનો ઉપયોગ કરીશું તેથી ફરીથી આ એક જ્યાં સમસ્યા ત્યાં ઈન્ટિગ્રલ રદ કર્યુ હતું અને પછીથી આપણે આ 0 ની ધન બાજુ પોચશે એપ્સીલોન અભિગમો લઈને આ ઈમપ્રોપર ઈન્ટિગ્રલ નું મૂલ્યાંકન કરવા માટે તેથી ઈમપ્રોપર ઈન્ટિગ્રલ નું બીજા પ્રકાર નું મુલ્યાંકન કરવા માટે જ્યારે આપણી પાસે અમુક બીજું પોઈન્ટ x એ c ની નજીક આવે c બિંદું એ a b માં છે તેથી આ f અનબાઉન્ડેડ બને છે તેથી આ ઈમપ્રોપર ઈન્ટિગ્રલ બીજા પ્રકાર નું છે અને આ કિસ્સામાં ફરીથી આપણે યુક્તિનો ઉપયોગ કરીશું ઈન્ટિગ્રલ a ¿c અને c ¿b આપણે તોડીશું અને કારણ કે સમસ્યા c પર હતી તેથી આપણે c માથી ϵ ની બાદબાકી દૂર કરવી જોઈએ તેથી આપણી પાસે a થી છે અને બીજા કિસ્સામાં ફરીથી ઈન્ટિગ્રલ c ¿ b હતું પરંતુ આપણી પાસે c પર સમસ્યા છે તેથી આપણે તેને દૂર કર્યું છેલઈને તેથી જો તમારી પાસે આ ઈન્ટિગ્રલf → ∞ બંને છેડે છે જેમ કે x → a અને x → b પણ છે તેથી આ બીજું છે બીજા પ્રકારનાં ઈન્ટિગ્રલમાટે તેથી આ કિસ્સામાં આપણે આ નું મૂલ્યાંકન કરી શકીએ છીએ આ રજુ કરીને તેથી હવે આપણે અહીં કેટલાક દાખલા લઈશું જ્યાં આપણે ફરીથી ટિપ્પણીનું મૂલ્યાંકન કરી શકીએ તેથી આ કિસ્સામાં જ્યારે આપણી પાસે આ f હોય છે ત્યારે તે બંને છેડે અનંતની નજીક આવે છે આપણે આ ઈન્ટિગ્રલ ને અમુક મધ્ય પોઈન્ટપાસે થી અલગ કરીશું અહિં જેમ કે a ¿ c અને પછી c ¿ b અને પછી આપણે પહેલાં જે નિયંત્રણો સંભાળ્યા છે તે બરાબર આપણે ઈન્ટિગ્રલ નિયંત્રણો સંભાળીશું તેથી આપણે રદ કરીશું આપણી પાસે બે જુદા જુદા ઈન્ટિગ્રેલ્સ છે અને c પોઈન્ટ આ એક અને પ્રથમ એક આપણે આપણે નિયંત્રિત કરીશું આ a 1 સાથે અને બીજું આપણે આ તે પોઈન્ટ ને આ b−ε2 પોઈન્ટ સાથે નિયંત્રિત કરીશું સમાન રીતે આપણે ઉપર કર્યું છે તેથી અહીં બીજા પ્રકારનાં ઈમપ્રોપર ઈન્ટિગ્રેલ્સ નું મૂલ્યાંકન કેવી રીતે કરવું તેથી ઉદાહરણ તરીકે આપણી પાસે છે તેથી અહિં જ્યારે x એ 1 ની નજીક આવે છે આ અનબાઉન્ડેડ બને છે આપણું ઈન્ટિગ્રેન્ડ અનબાઉન્ડેડ બને છે તેથીઆ કિસ્સા માં આપણે શું કરીશું આપણે આ કરીશું તેથી પોઈન્ટ જ્યાં ચલ અનબાઉન્ડેડ બની રહ્યું હતું આપણે તેને 1 −ϵ દ્વારા બદલી લીધું છે તેથી આપણે 0 ¿1 નથી જઈ રહ્યાં પરંતુ આપણે 0 થી 1 −ϵ સુધી જઈએ છીએ જ્યાં આપણી પાસે સરસ ઈન્ટિગ્રલ છે અને પછીથી આપણે અવેજી કરીશું આપણે ત્યાં તે લિમિટ લઈશું તેથી આ ઈન્ટિગ્રલ મૂલ્ય અહીં શું છે તેથીઆપણી પાસે આ ઈન્ટિગ્રલ 0 થી 1 − ϵ છે અને આ છે જો આપણે ઈન્ટિગ્રલકરીશું આપણી પાસે હશે

તો આ આ ઈન્ટિગ્રલનું આ ઈન્ટિગ્રલનું કન્વર્જન્સ મૂલ્ય છે અને મુલ્ય 2 છે બીજું ઉદાહરણ આપણે લઈશું તેથી આપણે રદ કર્યુ છે પણ આ a પોઈન્ટ છે જ્યાં ચલ અનબાઉન્ડેડ બને છે હવે બન્ને કિસ્સા માં આપણે આનું ઈન્ટિગ્રલકરીશું અને પછી પછી થી આપણે આ લિમિટ આપીશું જેમ કે ϵ1→0 ¿ ¿ અને આ ϵ2→0 ¿ ¿ તેથી ચાલો આપણે જોઈએ આ ઈન્ટિગ્રલઅહિં આપણી પાસે મુળભુત રીતે આ હશે ઉદાહરણ માટે અહિં જ્યાં ધન બાજુ માંથી અને આ મુલ્યો આપણે લખીશું પ્રથમ તેથી ઉપર અહિં 1 તેથી ϵ એ 0 તરફ જાય છે આ ફરીથી ∞ બને છે તેથી આ ઈન્ટિગ્રલકન્વર્જન્સ થતું નથી કારણ કે આપણે અહિં ∞ મેળવીશું ઠીક છે તેથી તે સાચું છે તેથી આપણી પાસે 2 ઓછા x છે અને આ ∞ છે તેથી અહીં ∞ પર જઈ રહ્યા છીએ આ પણ ∞ તરફ જઈ રહ્યું છે તેથી આપણું ઈન્ટિગ્રલ∞ બની રહ્યું છે અને આ ∞ ∞ તેથી આ કન્વર્જન્સ નથી તેથી આ કિસ્સામાં આપણે આ મૂલ્ય મેળવીશું મતલબ કે આ ઈન્ટિગ્રલ કન્વર્જન્સ થતું નથી કારણ કે આ ∞ મૂલ્ય પર જવા માટે રૂપાંતરિત થાય છે અને આ ઈન્ટિગ્રલ વિચલન છે તેથી અહીં આપણે આ પરીક્ષણ ઈન્ટિગ્રલ વિશેના વધુ વ્યાખ્યાનોમાં પણ વાપરીશું કારણ કે પછીના વ્યાખ્યાનોમાં આપણે શીખીશું કે કેવી રીતે પરીક્ષણ કરવું તે વિશે આ ઈન્ટિગ્રલ કન્વર્જન્સ થાય છે કે નહીં તેનું મૂલ્યાંકન કર્યા વિના અલગ થાય છે કે નહિં તેથી આપણે ત્યાં આ પરીક્ષણના કેટલાક ઉપયોગ કરીશું આ છે પરીક્ષણ ઈન્ટિગ્રલમાટે -I આ ત્યાં વપરાશે તેથી આપણી પાસે a થી R છે પાછળ થી આપણે આની જેમ લઈશું તેથી આપણી પાસે આ ઈન્ટિગ્રલછે જેનું આપણે સરળતાથી મૂલ્યાંકન કરી શકીએ છીએ આ એ ધન સંખ્યા છે તો અહીં તેથી જ્યારે આપણે ઈન્ટિગ્રલકરીશું તેથી આપણી પાસે છે આ - 1 બનશે તેથી x p1 અને પછી તેથી - p1 તેથી 1 p તે પણ આવશે તેથી આ તે ઈન્ટિગ્રલછે પછી a ¿ R છે પરંતુ આ p ≠ 1 લેવા જેવું છે કારણ કે જ્યારે આપણે p 1 લઈએ છીએ આપણ ને આ 1x મળશે જે x નું લોગરીધમિક અહીં છે અને પછી આપણે લિમિટ લઈશું તેથી ત્યાં બે શક્યતાઓ હશે જ્યારે p 1 હોય પછી આ ઈન્ટિગ્રલહશે અને પછી p 1 આ ઈન્ટિગ્રલહશે અને તે પછી આપણે અહીં ઉપરની લિમિટ R ઘાતાંક p ઓછા 1 બદલી શકીએ અને આપણે નીચલી લિમિટ a તરીકે બદલી શકાય છે અને આપણે આ ઈન્ટિગ્રલઅહીં મેળવીશું તેથી p 1 માટે આપણી પાસે છે અને બીજા કિસ્સામાં જ્યારે p ≠ 1 આપણને મળશે તેથી આ ઈન્ટિગ્રેલ્સ છે આ a થી R માટેના ઈન્ટિગ્રલમુલ્ય છે અને હવે આપણે અહીં શું જોશું તે જોશું કે જ્યારે આપણે આ ¿ લઈએ ત્યારે થાય છે તેથી મૂળભૂત રીતે આપણ ને પરીક્ષણ ઈન્ટિગ્રલ વિશે રસ છે આપણે આનું પહેલેથી મૂલ્યાંકન કર્યું છે હવે આપણે લિમિટ મૂકીશું આપણી પાસે વધુ એક ઈન્ટિગ્રલછે જેનો ઉપયોગ પરીક્ષણ ઈન્ટિગ્રલમાટે કરવામાં આવશે આને પરીક્ષણ ઈન્ટિગ્રલ II કહેવામાં આવે છે અને આ કિસ્સામાં આપણે આ ઈન્ટિગ્રલa ϵ થી b માનીએ છીએ તેથી અહીં આપણી પાસે છે કે આની જેમ X → a છે તે અનંત બને છે તેથી અનબાઉન્ડેડ છે તેથી આપણી પાસે બીજા પ્રકારનું ઈન્ટિગ્રલછે તેથી a ϵ આપણે આનું મૂલ્યાંકન કરીશું અને ફરીથી અહીં તે જ વિચાર આપણી પાસે છે જેનુ આપણે ઈન્ટિગ્રલકરીશું તેથી ત્યાં ફરી બે કિસ્સા ઓ હશે જ્યારે p 1 આપણી પાસે આ ln x − a હશે જે આપણ ને ln b − a −ln ϵ આપશે અને જ્યારે p ≠ 1 પછી તમે આનું ઈન્ટિગ્રલકરશો આ બનશે Now we will again discuss the case that what will happen when હવે આપણે ફરી આ કિસ્સા ની ચર્ચા કરીશું કે ત્યારે શું થશે જ્યારે તેથી ફરીથી આ ઈન્ટિગ્રલ ને આગળ ના વ્યાખ્યાનોમાં પરીક્ષણ ઈન્ટિગ્રલતરીકે ઉપયોગમાં લેવામાં આવશે અને આપણે આને પરિણામ તરીકે ઉપયોગ કરીશું કે P ≥1 આ ∞ છે અને P 1 થાય ત્યારે આ ઈન્ટિગ્રલકન્વર્જન્સ થાય છે તેથી આજે આપણે આ ઈમપ્રોપર પ્રકારના abfxdx ઈન્ટિગ્રલવિશે ચર્ચા કરી છે અને ત્યાં બે શક્યતાઓ છે કે a −∞ અને અથવા b ∞ અને f મર્યાદિત છે આપણે ત્યાં પણ જોયું છે કે તે પરિસ્થિતિ હોઈ શકે કે f એ a≤ x ≤ b ના એક અથવા વધુ પોઈન્ટ પર અનબાઉન્ડેડ હોય છે તેથી તે કિસ્સામાં પણ આ બીજા પ્રકારનું ઈમપ્રોપર ઈન્ટિગ્રલછે અને તેમણે તે જોયું છે કે તે ઈન્ટિગ્રલનું મૂલ્યાંકન કેવી રીતે કરવું મૂળભૂત રીતે તે લિમિટ નો ઉપયોગ કરીને તેથી જો તે પ્રથમ પ્રકારનું છે તો પછી આ ઇન્ફીનીટી તે નીચલી રેન્જ માં હોય અથવા ઉપર ની રેન્જ માં તમે તેને એક ચોક્કસ સંખ્યા R દ્વારા બદલી શકો છો અને પછી આપણે ઈન્ટિગ્રલનું મૂલ્યાંકન કરીશું આપણે R થી ∞ તરફ લિમિટ લઈશું બીજા કિસ્સા માં પોઈન્ટ પાસે જ્યાં ચલ અનબાઉન્ડેડ છે કે આપણે તેને ટાળવું જોઈએ એક નાની સંખ્યાના એપ્સીલોન નો પરિચય આપીને જે પછીથી આપણે 0 પર જઈશું આપણે 0 તરફ જઈશું મર્યાદિત દૃશ્ય માં તેથી આપણે તે ઈન્ટિગ્રલનું મૂલ્યાંકન કરી શકીએ છીએ પરંતુ પછીનાં વ્યાખ્યાનમાં આપણે તે જોશું કે કેવી રીતે કેવી રીતે શોધવું તેનું મૂલ્યાંકન કર્યા વિના જ્યારે ઈન્ટિગ્રલકન્વર્જન્સ છે અથવા તે વિચલન છે તેથી અહીં આ સંદર્ભો છે જે આપણે આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે અને ખુબ ખુબ આભાર